આ વ્યાખ્યાનમાં આપણે રેખીય સમીકરણના ઉકેલો વિશે ચર્ચા કરીશું પહેલાનાં વ્યાખ્યાનમાં આપણે જોયું તેમ આપણે ડેટા સાયન્સમાં મેટ્રિક્સ સિદ્ધાંત અને રેખીય બીજગણિતનું મહત્વ સ્થાપિત કર્યું છે આપણે અગાઉ જોયુ કે મેટ્રિસનો ઉપયોગ કરીને ડેટા પ્રસ્તુતિ કેવી રીતે કરવી અને ડેટાના મેટ્રિક્સથી વેરીએબલ્સ અથવા વિશેષતાઓ વચ્ચે ના રેખીય સંબંધો કેવી રીતે ઓળખવા જો કોઈ હોય તો અમે જોયું કે આપણે નલ સ્પેસ ની વિભાવનાનો ઉપયોગ કરીને આ રેખીય સંબંધો સ્થાપિત કરી શકીએ છીએ આ વ્યાખ્યાનમાં આપણે મહત્વપૂર્ણ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરીશું જે મેટ્રિક્સ સમીકરણો માટેના ઉકેલો છે જે ડેટા સાયન્સના સૌથી મૂળભૂત પાસું છે જ્યાં આપણી પાસે ઘણાં સમીકરણો હોઈ શકે છે અને આપણે તે સમીકરણોનું સમાધાન શોધી કાધવું જોઈએ તેથી આપણે મેટ્રિક્સ સમીકરણો હલ કરીશું સામાન્ય રીતે જ્યારે આપણી પાસે રેખીય સમીકરણોનો સમૂહ હોય છે જ્યારે આપણે તેને મેટ્રિક્સ ફોર્મમાં લખીએ છીએ ત્યારે આપણે આને Ax b ફોર્મમાં લખીએ છીએ જ્યાં A સામાન્ય રીતે m by n કદના મેટ્રિક્સ હોય છે અને આપણે છેલ્લા વર્ગમાં જોયું તેમ m રો ની સંખ્યા રજૂ કરશે અને n કોલમની સંખ્યાને રજૂ કરશે અને મેટ્રિક્સ ગુણાકાર કરવા માટે x એ કદ n by 1 હોવું જોઈએ અને b નું કદ m by 1 હશે હવે જો તમે આ સમીકરણની દરેક રો લેશો તો તમારી પાસે ડાબી બાજુ અને જમણી બાજુ હશે અને ડાબી બાજુએ A ની પહેલી રો ને x સાથે ગુણાકારને લગતી શરતો હશે અને જમણી તરફની બાજુ b ની અનુરૂપ શબ્દ હશે જો તમે પ્રથમ રો લો છો તો તે પ્રથમ સમીકરણ હશે અને તેથી વધુ તેથી તે દ્રષ્ટિકોણથી m સમીકરણોની સિસ્ટમમાં સમીકરણોની સંખ્યાને રજૂ કરે છે અને n એ વેરીએબલ્સ ની સંખ્યાને રજૂ કરે છે અને સામાન્ય રીતે b એ સતત મેટ્રિક્સ છે જેનો ઉપયોગ જમણી બાજુ થાય છે તેથી જ્યારે આપણે Ax b લખીએ છીએ ત્યારે તે n વેરીએબલોમાં m ઇક્વેશન નો સમૂહ રજૂ કરે છે હવે સ્પષ્ટ રીતે ત્યાં ત્રણ કેસો છે જ્યારે કોઈને m n તેનો અર્થ એ કે સમીકરણો અને વેરીએબલ્સની સંખ્યા સમાન છે તેથી આ હલ કરવાનો સૌથી સહેલો કેસ છે જ્યારે m n કરતા વધારે હોય તેનો અર્થ એ કે આપણી પાસે વેરીએબલ્સ કરતા વધુ સમીકરણો છે તેથી બધા સમીકરણોને સંતોષવા માટે આપણી પાસે પૂરતા વેરીએબલ્સ ન હોઈ શકે સામાન્ય કિસ્સામાં જ્યારે m n કરતા ઓછું હોય ત્યારે આનો કોઈ સમાધાન થશે નહીં વેરીએબલ્સની સંખ્યા કરતા સમીકરણોની સંખ્યા ઓછી છે આનો મૂળ અર્થ શું છે આપેલ સમીકરણોનો સમૂહ હલ કરવા માટે આપણી પાસે જરૂરી કરતાં ઘણા વધુ વેરીએબલ્સ છે તેથી સામાન્ય કિસ્સામાં આ સામાન્ય રીતે બહુવિધ ઉકેલો તરફ દોરી જાય છે તેથી પ્રથમ કેસનો ઉકેલ લાવવાનું સૌથી સરળ છે બીજા કિસ્સામાં સામાન્ય રીતે સોલ્યુશન હોતું નથી અને ત્રીજા કિસ્સામાં બહુવિધ ઉકેલો હોય છે હવે આપણે શું કરવા જઈ રહ્યા છીએ કે આપણે આ કેસોને સ્વતંત્ર રીતે તપાસવા જઈશું અને તે પછી સ્યુડો ઈનવર્સ ની વિભાવનાનો ઉપયોગ કરીને તે બધાને જોડશું આપણે પહેલાના વ્યાખ્યાનમાં રેન્કની વિભાવના વિશે ચર્ચા કરી હતી પરંતુ ચાલો આપણે તેના વિશે ફરીથી વાત કરીએ કારણ કે આ સમીકરણો હલ કરવા વિશે વાત કરતાં હોવાથી આ ઉપયોગી થશે જો તમે મેટ્રિક્સ A m by n ધ્યાનમાં લઈ શકો છો હવે જો મેટ્રિક્સની બધી રો રેખીય સ્વતંત્ર છે તો યાદ રાખો કે આપણે કહ્યું હતું કે રો ડેટાને રજૂ કરે છે તેથી આ આનો મૂળ અર્થ એ છે કે ડેટા નમૂના દ્વારા રેખીય સંબંધ પ્રસ્તુત થતો નથી તે નમૂનાઓ એક બીજાથી સ્વતંત્ર છે હવે જ્યારે મેટ્રિક્સની બધી કોલમ્સ રેખીય સ્વતંત્ર હોય છે જેનો મૂળ અર્થ થાય છે કે વેરીએબલ્સ રેખીય સ્વતંત્ર છે કારણ કે કોલમ વેરીએબલનું પ્રતિનિધિત્વ કરે છે સામાન્ય કિસ્સામાં જો મારી પાસે m by n મેટ્રિક્સ છે જો m n કરતા નાનો હોય તો મેટ્રિક્સનો મહત્તમ રેન્ક ફક્ત m જ હોઈ શકે તેથી મહત્તમ રેન્ક બે સંખ્યામાંથી ઓછું હોઈ શકે છે તેથી જ્યાં મારી પાસે m by n મેટ્રિક્સ A છે જ્યાં n m કરતા નાનો છે ત્યાં શક્ય તે મહત્તમ રેન્ક n છે સામાન્ય રીતે મેટ્રિક્સનું કદ ગમે તે હોય તે સ્થાપિત થયું છે કે રો રેન્ક કોલમ રેન્ક તેથી તમારી પાસે અલગ રો રેન્ક અને કોલમ રેન્ક હોઈ શકતી નથી મૂળભૂત રીતે તેનો અર્થ શું છે મેટ્રિક્સનું કદ ગમે તે હોય જો તમારી પાસે સ્વતંત્ર રો ની ચોક્કસ સંખ્યા હોય તો તમારી પાસે ફક્ત તે ઘણી સંખ્યામાં સ્વતંત્ર કોલમ હશે તેથી ધ્યાનમાં રાખવા માટે આ કંઈક મહત્વપૂર્ણ છે હવે ચાલો આપણે m n ના કિસ્સામાં જોઈએ તો એનો મતલબ છે કે આપણી પાસે સમાન સંખ્યામાં વેરીએબલ્સ અને સમીકરણો છે જો એ ફુલ રેન્ક છે તો ફુલ રેન્ક નો અર્થ શું છે હવે આપણી પાસે સમાન સંખ્યાનાં સમીકરણો અને વેરીએબલ્સ m n છે તેથી મેટ્રિક્સની મહત્તમ રેન્ક ની રેન્ક m અથવા n હોઈ શકે છે કારણ કે બંને એકસરખા છે હવે જો મેટ્રિક્સનો રેન્ક m ની બહાર નીકળે છે તો તે છે જેને ફુલ રેન્ક મેટ્રિક્સ કહેવામાં આવે છે આનો મૂળ અર્થ શું છે કે ડાબી બાજુના આ બધા સમીકરણો એક બીજાથી સ્વતંત્ર છે બીજા શબ્દોમાં કહીએ તો તમે ડાબી બાજુએ અન્ય સમીકરણોના રેખીય સંયોજનો તરીકે ક્યારેય ડાબી બાજુ કોઈ સમીકરણ મેળવી શકતા નથી આ સ્થિતિમાં Ax b સમસ્યાનું એક અનન્ય સમાધાન છે અને તે અનન્ય સોલ્યુશન x A inverse b છે હવે તમે તમારી હાઇ સ્કૂલ માં શીખ્યા છો કે જો નિર્ધારક 0 નથી તો A 1 ગણતરી કરવાનું શક્ય છે તેથી આ સમસ્યાના નિવારણ માટે ફક્ત x A 1 p ની ગણતરી કરી શકે છે મુશ્કેલી ત્યારે જ પેદા થાય છે જ્યારે A પૂર્ણ સમય ન હોય તેનો અર્થ એ કે મેટ્રિક્સનો રેન્ક n કરતા ઓછો છે આ કિસ્સામાં તેનો અર્થ શું છે જો હું સમીકરણની ડાબી બાજુ લેઉં છું Ax b અને પછી A ની કેટલીક રો નાં કેટલાક રેખીય સંયોજનો કરીશ તો ઓછામાં ઓછી A ની એક રો રેખીય સંયોજન બની રહેશે એટલા માટે જ મેટ્રિક્સનો રેન્ક m કરતા ઓછો બન્યો આ કિસ્સામાં જમણી બાજુની કિંમતો શું છે તેના આધારે તમારી પાસે બે પરિસ્થિતિઓ હોઈ શકે છે એક પરિસ્થિતિ એ છે કે જેને આપણે સતત પરિસ્થિતિ તરીકે બોલાવવા જઈશું આની પછીની સ્લાઇડ્સમાંના ઉદાહરણ દ્વારા સમજાવું છું જ્યારે તમારી પાસે સતત પરિસ્થિતિ હોય તો તમારી પાસે અસંખ્ય ઉકેલો હશે A x b માટે ઘણા ઉકેલો હોઈ શકે છે અને એવા કિસ્સામાં કે જ્યાં સમીકરણોની સિસ્ટમ અસંગત બની જાય છે ત્યાં આ સમસ્યાનું સમાધાન નથી તેથી સંક્ષિપ્તમાં જોઈએ તો જ્યારે m બરાબર n છે તો તેને સ્ક્વેર મેટ્રિક્સ કહેવામાં આવે છે અને જો મેટ્રિક્સ ફુલ રેન્ક નિર્ધારક A 0 છે તો પછી એક અનન્ય ઉપાય x A 1 b છે અને જ્યારે A ફુલ રેન્ક નથી ત્યાં શક્ય છે કે બે પરિસ્થિતિઓ છે એક તે છે જેને આપણે સુસંગત દૃશ્ય તરીકે કહીએ છીએ જ્યાં આપણી પાસે અનંત ઉકેલો હોઈ શકે છે અને બીજું તે છે જેને અસંગત પરિસ્થિતિ કહેવામાં આવે છે જ્યાં આપણી પાસે કોઈ સમાધાન ન હોઈ શકે ચાલો એક સરળ ઉદાહરણ લઈએ જ્યાં મારી પાસે સ્ક્રીનની ટોચ પર A x b ફોર્મમાં મેટ્રિક્સ છે આ સ્થિતિમાં મેટ્રિક્સ A એ 1 3 2 4 x એ x1 x2 7 10 છે તેથી તમે નોંધી શકો છો કે બે વેરીએબલ્સ x1 અને x 2 માં બે સમીકરણો છે પ્રથમ સમીકરણ મૂળરૂપે x1 3x2 7 છે અને બીજું સમીકરણ છે 2x1 4x2 10 અમે જોઈ શકીએ કે આ ફુલ રેન્ક છે કારણ કે તમે જે પણ પ્રથમ કોલમનો બહુવિધ લેશો તમે ક્યારેય બીજા કોલમનું પ્રતિનિધિત્વ કરી શકતા નથી અને તે જ રીતે જે પહેલી રો નું બહુવિધ તમે લેશો તે તમે બીજી રો નું પ્રતિનિધિત્વ કરી શકતા નથી અને એ પણ જોઈ શકાય છે કે A નો નિર્ધારક 0 નથી તમારી હાઇ સ્કૂલમાંથી તમે જાણો છો કે નિર્ધારક આ કિસ્સામાં ફક્ત 4 વખત 1 2 વખત 3 બનશે તેથી આ 0 નથી તેથી A નો રેન્ક 2 છે તેથી અમારી પાસે મહત્તમ રેન્ક છે કે મેટ્રિક્સ કદ 2 by 2 છે અને રેન્ક 2 છે તેથી આ સૂચવે છે કે મેટ્રિક્સ ફુલ રેન્ક છે હવે આપણે પહેલાની સ્લાઈડમાં કહ્યું હતું કે x1 x2 એ A inverse b તરીકે લખી શકાય છે તો આ A inverse મેટ્રિક્સ 1 3 2 4 છે આ inverse b છે તમે A ઈન્વર્ષ ગણતરી કરી શકો છો અને તે પછી સોલ્યુશનને 1 2 તરીકે ગણતરી કરી શકો છો અને જો આપણે સોલ્યુશનને પાછું સમીકરણમાં મૂકીશું તો તમે જોશો 1 ગુણ્યા 2 1 ગુણ્યા 1 3 ગુણ્યા 2 એ 7 છે અને 2 ગુણ્યા 1 4 ગુણ્યા 2 એ 10 છે તેથી ઉકેલો 1 2 આ સમીકરણને સંતોષે છે હવે જો તમારે આ માટે R કોડ લખવો હોય તો તે ખૂબ જ સરળ છે તમે મેટ્રિક્સ લખો જેમાં નંબરો c માં મુકો અને પછી કોલમની સંખ્યા વ્યાખ્યાયિત કરો અને પછી સોલ્યુશન મેળવવા માટે x નો સોલ કમાન્ડનો ઉપયોગ કરો અને તમે અહીં જોશો કે સોલ્યુશન 1 2 છે તેથી આ ફુલ રેન્ક નો કેસ છે જ્યાં મને એક અનન્ય સોલ્યુશન મળે છે અહીં નોંધવાની અગત્યની બાબત એ છે કે આ બે સમીકરણો સંતોષવા માટે કોઈ અન્ય ઉપાય સક્ષમ રહેશે નહીં હવે જ્યારે રો અથવા કોલમ રેખીય આશ્રિત બને છે ત્યારે શું થાય છે તે સમજાવવા માટે બીજું ઉદાહરણ લઈએ તેથી અહીં સમીકરણોનો બીજો સમૂહ છે અને આપણે આ સમીકરણો વાંચવા પડશે જેમ કે x1 2x2 એ 5 2x1 4x2 10 છે હવે જો તમે આ સમીકરણો જોશો તો મેટ્રિક્સ A દ્વારા તમે જોશો કે જો હું પહેલો કોલમ 2 વડે ગુણાકાર કરું તો મને બીજી કોલમ મળશે તેથી બીજી કોલમ પ્રથમ કોલમ પર રેખીય રીતે નિર્ભર છે અથવા પ્રથમ કોલમ બીજા કોલમ પર રેખીય રીતે નિર્ભર છે જે રીતે તમે કહેવા માંગો એ જ રીતે જો તમે ઉદાહરણ તરીકે વિભાજીત કરો બીજી રો ને 2 વડે તો તમને પહેલી રો મળશે અથવા જો તમે પહેલી રો ને 2 વડે ગુણાકાર કરો તો તમને બીજી રો મળશે તેથી રો પણ રેખીય આશ્રિત છે અને જેમ મેં પહેલા કહ્યું છે ત્યાં ફક્ત એક સ્વતંત્ર કોલમ છે અને તેનો આવશ્યક અર્થ એ છે કે ત્યાં ફક્ત એક જ રેખીય સ્વતંત્ર રો હશે હવે આ રેખીય પરાધીનતાને તપાસવાની બીજી રીત છે આ મેટ્રિક્સના નિર્ધારકની ગણતરી અને જ્યારે આપણે આ મેટ્રિક્સના નિર્ધારકની ગણતરી કરીશું ત્યારે તમને 1 ગુણ્યા 4 2 ગુણ્યા 2 મળશે જે 4 4 છે જે 0 છે તેથી નિર્ધારક એમ પણ કહે છે કે અહીં રેખીય અવલંબન છે અને પહેલાનાં વ્યાખ્યાનથી આપણે જાણીએ છીએ કે જ્યારે રેન્ક 1 હોય છે અને કોલમ્સ ની સંખ્યા 2 હોય છે ત્યારે ન્યુલીટી 1 હોય છે તેથી નલ સ્પેસ માં એક વેક્ટર છે હવે તમે આ સમીકરણો લખો ત્યારે સમીકરણો જોઈએ જેમ કે મેં પહેલા સમીકરણ x1 2x2 5 પહેલાં કહ્યું હતું અને બીજું સમીકરણ 2x1 4 4x2 10 છે જ્યારે આપણે A ની રો ની રેખીય અવલંબન વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે ફક્ત ડાબી બાજુની વાત કરીશું આપણે ક્યારેય જમણી બાજુની વાત કરી નથી હવે જ્યારે પણ ડાબી બાજુ રેખીય આશ્રિત બને છે જો સમાન રેખીય અવલંબન જમણી બાજુ પણ જાળવી રાખવામાં આવે છે તો આપણી પાસે સુસંગત સમીકરણોની સ્થિતિ છે તેથી જો તમે આ ઉદાહરણ પર એક નજર નાખો તો આપણે ડાબી બાજુ જાણીએ છીએ જો હું પહેલું સમીકરણ લઈશ અને તેને 2 વડે ગુણાકાર કરું તો મને ડાબી બાજુએ બીજું સમીકરણ મળે છે તેથી x1 2x2 એ 2 દ્વારા ગુણાકાર મને 2x1 4x2 આપે છે હવે જો જમણી બાજુ સમાન રેખીય અવલંબન જાળવવામાં આવે છે જો હું પ્રથમ નંબર 5 લઉં અને તેને 2 વડે ગુણાકાર કરું તો મારે આ નંબર મેળવવો જોઈએ આ કિસ્સામાં અમે આ ઉદાહરણ એવી રીતે બનાવ્યું છે કે આપણને આ નંબર મળે હવે માત્ર ડાબી બાજુ રેખીય આશ્રિત નથી સમાન રેખીય અવલંબન જમણી બાજુ પર પણ જળવાઈ રહે છે તેથી એકંદરે સમીકરણો સુસંગત બને છે પરંતુ એક બીજા પર રેખીય નિર્ભર છે તેથી આ કિસ્સામાં તમે નોંધ્યું છે કે જો હું આ સમીકરણ હલ કરું તો મારે આ સમીકરણ હલ કરવાની જરૂર નથી કારણ કે હું આને 2 વડે ગુણાકાર કરું છું તેથી 1 અને x2 જે પણ આ સમીકરણને હલ કરશે તે પણ બીજા સમીકરણને હલ કરશે તેથી હું આ બે સમીકરણોમાંથી એક છોડી શકું છું ચાલો માની લઈએ કે હું આ સમીકરણ છોડું છું તેથી મારી પાસે હમણાં જ x1 2x2 5 બાકી છે પરંતુ હવે નોંધ લો કે મારી પાસે બે વેરીએબલ્સ માં એક સમીકરણ છે તે મૂળભૂત રીતે મને કહે છે કે મારી પાસે એક ફ્રી વેરીએબલ છે તેથી ઉદાહરણ તરીકે જો હું આ સમીકરણ x1 2x2 5 લઉં જો હું x2 0 સેટ કરું તો મને x1 5 મળે છે જો હું કહું કે x2 1 તો મને x1 3 મળશે અને તેથી વધુ તો આ બધાં આ સમીકરણોનાં ઉકેલો છે હવે તમે નોંધ કરી શકો છો કે હું x2 માટે કોઈ મૂલ્ય લઈ શકું છું અને પછી x1 ની ગણતરી કરીશ જે આ સમીકરણને સંતોષશે કારણ કે હું x2 માટે કોઈપણ કિંમત લઈ શકું છું આ અનંત પસંદગીઓમાંના દરેકને અનુરૂપ x2 માટે અનંત પસંદગીઓ છે મને x1 ની કિંમત મળશે તેથી તે જોડી આ સમીકરણોના સમૂહનો ઉકેલ હશે તેથી જ્યારે આ A ફુલ રેન્ક કરતા ઓછું રેન્ક બનશે જો સમીકરણો સુસંગત છે તો તેઓ અનંત ઘણા ઉકેલો મેળવશે ચાલો અસંગત સમીકરણોના વિચારને સમજાવવા માટે બીજું ઉદાહરણ લઈએ ચાલો અહીં આ ઉદાહરણ જોઈએ આ એક જ ફેરફાર સિવાયના પાછલા કેસ જેવું જ ઉદાહરણ છે આ સંખ્યા 10 થી 9 માં બદલી છે પાછલા કિસ્સામાં આપણે જોયું કે ડાબી બાજુ જો હું પ્રથમ સમીકરણને 2 વડે ગુણાકાર કરું તો હું બીજું સમીકરણ મેળવી શકું અને પહેલાનાં ઉદાહરણમાં આ સંખ્યા 10 હતી જ્યારે હું 5 દ્વારા 2 ને 2 વડે 10 મેળવીશ તેથી બંને સમીકરણો સુસંગત બન્યા અને હું એક સમીકરણ છોડી શકું જો કે જો આ સંખ્યા 10 સિવાય કંઇ પણ હોત તો તેનો મૂળ અર્થ શું છે જ્યારે ડાબી બાજુ પર આધારિત હશે જ્યાં બીજું સમીકરણ બરાબર પ્રથમ સમીકરણ કરતા બે વાર હશે જમણી બાજુ હંમેશા અસંગત રહેશે જો આ સંખ્યા ત્યાં નથી કે જેનો મૂળભૂત અર્થ તે થાય છે કે તમે પહેલા સમીકરણને હલ કરવા માટે જે પણ x1 અને x2 કિંમતોનો ઉપયોગ કરો છો જો તમે તે મૂલ્યને બીજા સમીકરણમાં પ્લગ કરો છો તો તમારી જમણી બાજુ હંમેશાં 10 હશે પરંતુ તમે ઇચ્છો છો કે તે 9 હોવું જોઈએ તેથી જે ક્યારેય શક્ય નથી તેથી આ એક એવો કેસ છે જ્યાં તમારી પાસે કોઈ સોલ્યુશન નહીં હોય તેથી બીજા શબ્દોમાં કહીએ તો જો આ સંખ્યા 10 સિવાય કંઈપણ છે તો તમારી પાસે આ સમીકરણો માટે કોઈ સમાધાન નથી આ એક અસંગત કેસ બની જશે હવે ફરીથી અસંગત કેસ શક્ય છે ફક્ત ત્યારે જ જ્યારે મેટ્રિક્સનો રેન્ક ફુલ રેન્ક કરતા ઓછો હોય કેટલીક રો છે જે ડાબી બાજુ પર આધારીત હોય છે જે તમે ફરીથી તે જ નિર્ધારક દ્વારા 1 વખત 4 2 ગુણ્યા 2 એ 0 ચકાસી શકો છો અને બીજી રો અસંગત છે તેથી આ સમીકરણો અસંગત છે અને આ A x b ની સમસ્યાનું સમાધાન શોધી શકાતું નથી તેથી તે કેસ સમાપ્ત કરે છે જ્યાં સમીકરણો અને વેરીએબલ્સની સંખ્યા સમાન હોય છે તેથી હમણાં સુધી આપણે કેસ જોયો જ્યાં m n ચાલો હવે બીજો કેસ લઈએ જ્યાં m n કરતા વધારે છે કારણ કે m એ n કરતા વધારે છે તેનો મૂળભૂત અર્થ એ છે કે મારી પાસે વેરીએબલ્સ કરતા વધુ સમીકરણો છે તેથી આ બધા સમીકરણો હલ કરવા માટે પર્યાપ્ત વેરીએબલ્સ અથવા વિશેષતાઓનો કેસ નથી સામાન્ય રીતે વેરિયેબલની સંખ્યા કરતા સમીકરણોની સંખ્યા વધુ હોવાથી અમે બધાં સમીકરણોને સંતોષવા માટે સમર્થ નહીં હોઈએ તેથી અમે આને નો સોલ્યુશન કેસ તરીકે ગણાવી જો કે અમે હજી પણ કેટલાક સમાધાનોને ઓળખવા માંગીએ છીએ જેનો કાઈક અર્થ થાય અને જેને આપણે ત્રણેય કેસો માટે સામાન્ય કરી શકીએ તેથી આપણે જે કરવા જઈ રહ્યા છીએ તે આ કેસને ઓપ્ટિમાઇઝેશન દ્રષ્ટિકોણથી જોઈને યોગ્ય ઉપાય ઓળખવા જઈ રહ્યા છીએ અને હું તે સમજાવીશ ચાલો આપણે Ax b નો સમાધાન જોઈએ જ્યારે સમીકરણોની સંખ્યા વેરીએબલની સંખ્યા કરતા વધારે હોય આપણે અહીં ઉલ્લેખ કર્યો છે તેમ આપણે અહીં ઓપ્ટિમાઇઝેશન પરિપ્રેક્ષ્ય લઈશું જ્યારે આપણે Ax b ને હલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે તે સમીકરણ A b તરીકે લખી શકીએ છીએ અને જો સમીકરણોના સમૂહનો સંપૂર્ણ ઉકેલો હોય તો Ax b 0 હશે જો કે આપણે જાણીએ છીએ કે સમીકરણોની સંખ્યા વેરીએબલોની સંખ્યા કરતા વધારે છે ત્યાં એક સારો ઉપાય ન હોઈ શકે તેથી આપણે શું કરવા માગીએ છીએ કે આપણે કોઈ એવી રીતે સોલ્યુશનને ઓળખવા માગીએ છીએ કે Ax b ઓછું થઈ ગયું હોય આપણે આ કેમ કરવા માંગીએ છીએ નોંધ લો કે Ax b એ વેક્ટર છે અને જો તમે તે વેક્ટરમાં દરેક ટર્મ લેશો તો તમે તે દરેક શરતોને સમીકરણની ભૂલ તરીકે વિચારી શકો છો તેથી તમને એક ઉદાહરણ આપવા માટે જો મારી પાસે a11x1 a12x2 b1 a21x1 a22x2 b2 a31x1 a32x2 b3 છે હવે જો મારી પાસે એક સંપૂર્ણ સોલ્યુશન x1 x2 છે જે ત્રણેય સમીકરણોને સંતોષશે પછી જ્યારે હું આને a11x1 a12x2 b1 તરીકે લખીશ ત્યારે આ 0 હશે જો કે જ્યારે મને કોઈ સંપૂર્ણ ઉપાય નથી મળી શકતો તો પછી હું તેને ભૂલ તરીકે ગણી શકું છું આ સમીકરણમાં અનુરૂપ હું આ સમીકરણમાં ભૂલની મંજૂરી આપું છું આ સમીકરણમાં મારી પાસે ભૂલ છે તેથી તમે નોંધ્યું છે કે ત્યાં ત્રણ ભૂલો છે જેટલી સમીકરણો છે ત્યાં સુધી તેથી આપણે આ બધી ભૂલોને કેવી રીતે સામૂહિક રીતે ઘટાડીશું બંનેનો તાત્કાલિક વિચાર કરવો એ છે કે e1 e2 e3 ને ઘટાડવો પરંતુ તે સારો ખ્યાલ રહેશે નહીં કારણ કે આમાં સકારાત્મક દિશા માં ખૂબ મોટી ભૂલ તરીકે a₁ હોઈ શકે છે e2 એ નકારાત્મક દિશામાં ખૂબ મોટી ભૂલ તરીકે અને e3 એ 0 જે હજી પણ મને જવાબ આપશે 0 તેથી તે સારો જવાબ નથી આમ કરવાનો એક માર્ગ એ છે કે તે બધાને સામૂહિક રીતે ઘટાડીને ઘટાડે જેને આપણે સમ ઓફ સ્ક્વેર એરર કહીએ છીએ તેથી તમે e1 e2 e3 ને ઘટાડવાને બદલે આ ઉદાહરણ લો તમે e12 e22 e32 ને ઘટાડવા જઈ રહ્યા છો આ કિસ્સામાં e1 e2 e3 હકારાત્મક અથવા નકારાત્મક છે જ્યાં સુધી 0 થી દૂર છે તેથી તે આપમેળે ખાતરી કરશે કે તમે શૂન્યથી ખૂબ દૂર ન જશો હવે આ ઓછામાં ઓછો સ્ક્વેર સોલ્યુશન છે જે તમે e 2 ની જગ્યાએ પણ ઘટાડી શકો છો તમે મોડ્યુલસ e1 mod e2 mod e3 ઘટાડી શકો છો કારણ કે મોડ હંમેશા હકારાત્મક હોય છે તે પણ શક્ય છે પરંતુ સામાન્ય રીતે આપણે ઓછામાં ઓછા સ્ક્વેર સોલ્યુશન વિશે વાત કરીશું જ્યાં આપણે સમ ઓફ સ્ક્વેર ઓફ એરર ઘટાડીશું હવે આ Ax b ટ્રાન્સપોઝ ટાઇમ Ax b ખાલી ઘટાડવા જેટલું જ છે કારણ કે Ax b એ e છે તેથી T એ eT e છે તેથી જો મારી પાસે e1 e2 e3 T નંબરો છે અને e1 e2 e3 દ્વારા ગુણાકાર થાય છે તો આ e1 2 e2 2 e3 2 તરફ દોરી જશે જે અહીં આ જ અધિકારની જેમ છે તેથી આ મિનિમીઝિંગ Ax - bT Ax - b ને ઘટાડવા જેટલું જ છે તેથી ઓપ્ટિમાઇઝેશન સમસ્યા ન્યૂનતમ Ax - bT Ax - b છે કેટલાક બીજગણિત મેનીપ્યુલેશન પછી આપણે ઉદ્દેશ ને ફંક્શન f તરીકે લખી શકીએ છીએ અમે અવલોકન કરીએ છીએ કે આ ઓપ્ટિમાઇઝેશન સમસ્યા એક સમસ્યા બની જાય છે જ્યાં ઉદ્દેશ્ય એ x નું ફંક્શન છે આ ઓપ્ટિમાઇઝેશન સમસ્યાને હલ કરવાથી x નું નિરાકરણ આવશે જે આપણે શોધી રહ્યા છીએ તેથી આ ઓપ્ટિમાઇઝેશન સમસ્યાને તૂતકનો ઉપાય મેળવવાનો માર્ગ f ને x ના સંદર્ભમાં તફાવત આપવો અને તેને 0 પર સેટ કરવો તેથી f ને ડીફ્રેસીએટીંગ કરો અને નીચેના સમીકરણમાં 0 પરિણામો માટે તફાવત સુયોજિત કરો અને આ સમીકરણમાં સરળ કરી શકાય છે જ્યાં Aᵀa ગુણ્યા x એ Aᵀ b છે હવે આ સમીકરણને હલ કરવા માટે આપણે માની લઈશું કે બધી કોલમ એકદમ સ્વતંત્ર છે જે આપણને આ મેટ્રિક્સનું ઈન્વર્ષ કરવામાં મદદ કરશે અને પછી આપણે x બરાબર Aᵀ A 1 Aᵀ b લઈ શકીએ છીએ જ્યારે આ સોલ્યુશન x બધાં સમીકરણોને સંતોષી શકશે નહીં તો આ સોલ્યુશન સુનિશ્ચિત કરશે કે સમીકરણોમાંની ભૂલો સામૂહિક રીતે ઓછી થઈ છે તેથી કેસ 2 માટે આ એક ઓપ્ટિમાઇઝેશન દૃશ્ય છે જ્યાં સમીકરણોની સંખ્યા વેરીએબલ્સ ની સંખ્યા કરતા વધુ હોય અથવા m n કરતા વધારે હોય અમે આ વ્યાખ્યાન અહી સમાપ્ત કરીશું હવે પછીનાં વ્યાખ્યાનમાં હું શું કરીશ જેનું ઉદાહરણ છે કે તમે કેવી રીતે કેસ 2 માં સમાધાન મેળવશો અને આમાંના કેટલાક સમીકરણો સંતુષ્ટ છે કે નહીં તે સમજાવવા માટે એક ઉદાહરણ લો અને તે પછી હું આગળ વધીશ કેસ 3 અને એવા પ્રકારનાં સમીકરણો હલ કરવા માટે ઓપ્ટિમાઇઝેશન પરિપ્રેક્ષ્ય બતાવશો જ્યાં વેરીએબલ્સની સંખ્યા સમીકરણોની સંખ્યા કરતા વધારે થાય છે અને પછીના વ્યાખ્યાનમાં હું એ પણ બતાવીશ કે આ બધાને એક ભવ્ય ઉકેલમાં સ્યુડો ઇન્વર્ષ ની મદદથી કેવી રીતે જોડી શકાય છે